આઇ આઇ

કાનપુર ના માનવતા અને સામાજિક વિભાગ માં થી હું રવિચંદ્રન NPTEL MOOC ના મંચ પરથી આપને આ કોર્સ શીખવી રહ્યો છું આપણે લેસન નં 25 પર છીએ 25 એ સારો નંબર છેએટલે કે આપણે લગભગ 25 લેસન પૂરા કર્યા છે મોટા ભાગ નો કોર્સ આવરી લીધો છે અને આ પાંચમાં સપ્તાહ નું પાંચમું યુનિટ એ અંગ્રેજી ભાષા કૌશલ્ય નું અંતિમ લેસન છે આ પાંચમું લેસન છેસામાન્ય ભૂલો નું પણ આ પાંચમુ લેસન છે હવેસમાપન ના આ લેસન માં હું તમને થોડા ઉદાહરણ વર્ગીકરણ કરવા આપીશ પણ તેની પહેલાં છેલ્લે આપણે જે કર્યું હતું તેના મુખ્ય મુદ્દાઓ જોઇ લઇએ અને તેના જવાબની ચર્ચા કરી લઇએ ચાલોપહેલાં તમને કેટલા માર્ક મળ્યા તે જોઇએ અને પછી થોડા નવા ઉદાહરણ જોઇશું છેલ્લાં પાઠ માં તમે નીચે આપેલા સામાન્ય રીતે મૂંઝ્વતા 20 શબ્દો અને તેના સાચા ઉપયોગ વિશે શીખ્યા હતા passed out અને graduated catch એ ભારતીય રીત છે understand એ સાચો શબ્દ છે go ahead ને બદલે get ahead on the top of ને બદલે at the top of એ સાચું રુપ call you again ની જગા એ call you back એ સાચું રુપ in front of ની જગ્યા એ opposite એ યોગ્ય છે aboveની જગા એ કાં તો over અથવા on top of that અને which ના ઉપયોગ ની ચર્ચા પણ કરી હતી lacks in ને બદલે lacks એ સાચું રુપ છે belongings ની સાથે is કે are શું વાપરવું જોઈએ તેની પણ ચર્ચા કરી હતી અને article ના સંદર્ભ માં blue pen અને blue pen માં a blue pen એ સાચું રુપ છે અને તેવી જ રીતે honest ની સાથે a અથવા an it is an honest વપરાય કારણકે a નો ઉચ્ચાર થતો નથી તે silent છે કોઇને મૂકવા જવા ની બાબત માં will અથવા can ની પસંદગી giving some help કે offering to help આમ can અને should અથવા સામાન્ય રીતે will ની સરખામણી માં જે વાપરી શકાય અને despite off નો ખોટો ઉપયોગ despite કે in spite of કયું સાચું હોવું જોઇએ તેની વાત કરી હતી તમારા અંગ્રેજી ની વિશેષ ચકાસણી કરવા માટે મેં તમને ખોટી રીતે વપરાતા રોજિંદા 20 શબ્દો આપ્યા હતા હવે આપણે આ લેસન માં તેમના સાચા ઉપયોગ વિશે શીખશું ચાલોપહેલા ખોટા અને પછી સાચા વાક્યો જોઇએ ત્યાર બાદ સમજશું જે ખોટા રુપ તમને આપ્યા હતાં તેમાં પહેલું વાક્ય આ હતું The audience has decided the fate of the film અહીં audience એટલે કે પ્રેક્ષકોઘણા બધા લોકોતેથી અહીં બહુવચવન નું રુપ આવવું જોઇએ The audience have decided the fate of the film આ સાચો જવાબ છે સમજુતી સમૂહવાચક નામ જેવા કે association audience committee family government staff department કે team વિ ને એક્વચન કે બહુવચન બન્ને રીતે વાપરી શકાય સંદર્ભ જોવો જોઇએ તમે staff શબ્દનું ઉદાહરણ જુઓ જો હું એમ કહું કે the staff are on vacation તો હું મારા વિભાગ ના મારી કંપની ના તમામ કર્મચારીની વાત કરી રહ્યો છું તેનો અર્થ એ કે તેઓ બધા રજા પર છે આમબહુવચનનું રુપ એવું દર્શાવે કે હું બધા ની સામાન્ય પણે વાત કરી રહ્યો છું પણ જો હું સ્ટાફ માં ના કોઇ એક ની વાત કરવા માગતો હોય તોમારે એમ કહેવું જોઇએ કે she is a new staff એવું દર્શાવવા કે તે સ્ટાફ માં થી એક છે ફરી તમે કહેશો કે તમારે one of the staffs વાપરવું જોઇએ પણ તે શબ્દ પ્રયોગ ખોટો છે એક્વચન કે બહુવચન બન્ને માટે staff શબ્દ જ વપરાય છે ચાલોબીજા ઉદાહરણ ને જોઇએ જે બહુ મજાનું લાગે છે આપણે એક ખોટો પ્રયોગ કરીએ છીએ Bread and butter are tasty કારણ bread અને butter એ fish and chips જેવો શબ્દ પ્રયોગ છે આપણે એ બન્ને ને સાથે જ વાપરીએ છીએ જાણે એક જ વસ્તું હોય તેમ જો હું એમ કહું કે bread and butter is my breakfast તો મારે એમ કહેવાનું કે idli અને sambar મને બહુ ભાવે છે એટલે ભલે તે બન્ને શબ્દ 'and' થી છૂટા પડતા હોયઅને તાર્કિક રીતે એક અને એક એટલે બેબહુવચન પણ અહીં એક અને એક એક જ રહે છેએક જ હોવાની અનુભૂતિ આપે છેકે જે સામાન્ય રીતે નાસ્તા માં ખવાય છે આમજ્યારે તમે એને એક જ વસ્તુ તરીકે સ્વીકારો છો ત્યારેતેનું સાચું રુપ છે bread and butter is tasty આમ જો બે વસ્તુ એક જ વ્યક્તિ અથવા વસ્તુ માટે હોય અને તે કોઇ સંયોજક થી જોડાયેલ હોય તો ક્રિયાપદ એક્વચન માં વપરાય છે બીજા શબ્દ સમૂહ જેવા કે one hundred meters કે fifty kilograms પણ એક જ વસ્તુ તરીકે ગણવામાં આવે છે ભલે તે ઘણા કિલોમિટર અને મિટર ની વાત હોય બીજા ઉદાહરણ ને જોઇએ The milk are sour wrong usage આ ખોટો ઉપયોગ છે સાચું રુપ છે The milk is sour કારણ કેગણી ન શકાય તેવા નામજેવા કે water coffee cheese sand information advice એક્વચનમાં વપરાય છે કારણ કે આપણે તેમને છૂટા પાડીને ગણી શકતા નથી સિવાય કે આપણે તેના જથ્થા ની વાત કરીએ જેમ કે gallons of water કે cheese bar હું એમ કહી શકું કે 10 cheese bars અથવા 10 pieces of cheese કે 10 cups of coffee coffees નહીં આમઆપણે તેમને જુદા જુદા તત્ત્વો માં અલગ કરી ને ગણી શકતા નથી તમે તેનું બહુવચન નું રુપ વાપરી શકતા નથીઅહીં "Milk" દુધ ને ગણી શકતા નથી આપણે તેને દુધની બોટલ ને કે લિટર ના સ્વરુપ માં ગણી શકીએઅને કેવળ તે જ અર્થ માં તેનું ક્રિયાપદ બહુવચન નું હોયપણ તમે સામાન્ય રીતે દુધ ને એક્વચન માં જ ગણી શકો એટલે milk is sour એવી જ રીતે બીજું વાક્ય This sack of rice are spoilt એ ખોટું છે આપણે ઉપર જોયુ તે જ કારણથી એ વાક્ય ખોટું છે દ્રવ્યવાચક નામની સાથે તમને પહેલા કહ્યું તેમ એક્વચનનું રુપ વાપરવા માં આવે છે અને rice ગણી શકાતા નથી ચોખા ઘઉં ની જેમ ગણી શકાતા નથી એટલેએમ કહેવું ખોટું છે કે I eat a rice for lunch ચોખા નો એક દાણો એમ ન કહેવાય પણ તમે એમ કહી શકો કે I eat rice for lunchઅને જો તમે સંખ્યા દર્શાવવા માગતા હોય તો એમ કહી શકો કે પાંચ કિલો ચોખાઘઉં ના છ દાણા કે ચાર બાઉલ ચોખા આમ હવે તમે ખોરાક ની વસ્તુઓ ની સંખ્યા દર્શાવો છો તો તેનું ક્રિયાપદ બહુવચન માં આવેપણ સામાન્ય અર્થ માં દ્રવ્યવાચક નામની સાથે એકવચન નું જ ક્રિયાપદ આવે અન્ય ઉદાહરણ જુવો either or અને neither nor ના સંદર્ભમાં કર્તા અને ક્રિયાપદ નો સંબંધ ખોટું વાક્ય પહેલાં આપ્યું છે પ્રથમ Either her mother or my sisters is singing tonight હવે એવું લાગે છે કે her mother એ કર્તા છે એટલે ક્રિયાપદ બરાબર છે પણ સાચો જવાબ છે Either her mother or my sisters are singing tonight કારણકે either or અને neither nor માં જ્યાં બે કર્તા હોય ત્યાં જે કર્તા ક્રિયાપદ ની નજીક હોય તે મુજબ એક્વચન કે બહુવચન નું રુપ નક્કી કરે જેમ અહીં her mother એ એક્વચન માં છે પણ my sisters એ બહુવચન માં છે ક્રિયાપદ નજીક ના કર્તા નું રુપ સ્વીકારે એ મુજબ અહીં sisters નજીક છે તેથી અહીં 'is' ખોટું છે અહીં 'are' વપરાવું જોઇએ પછી ના વાક્ય ને જુવો He went along with their uncle to buy a new car ફરી એક વાર ભારતીય શૈલી where is your father they have come એક્વચન ના કર્તા માટેબહુવચન અહીં સાચું રુપ છે He went along with his uncle to buy a new car જ્યારે along with નો ઉપયોગ કરવામાં આવે છેત્યારે ક્રિયાપદ નો આધાર તેના કર્તા એક્વચન માં છે કે બહુવચન માં તેના પર રહેલો હોય છે હવે જો તમે સર્વનામ ને પસંદ કરવા માગતા હોય તો તે પણ આગળ ના નામ ને અનુસરશે his તેની આગળ ના "he" મુજબ આવશેજો તમે સર્વનામ ને ખોટી રીતે બદલી નાખો તો તમે નામ સર્વનામ માં ભૂલ કરશો આમસર્વનામ તે સંદર્ભો પર આધારિત રહેશે hehis she her theythem અને theytheir ચાલોહવે સાતમા વાક્ય પર તે અને તેની સખી અહીં સખી નો સમાવેશ થયો છે ફુલો ના પ્રદર્શનમાં જવા ઇચ્છે છે આ ખોટો ઉપયોગ છે સાચું વાક્ય She as well as her friend wants to visit the flower exhibition સમજુતિ together with અને as well asજેવા શબ્દ સમૂહ કર્તા ની સંખ્યા વધારતા નથી તમારી પાસે જ્યારે together with કે as well as જેવા પેરેન્થેટિકલ શબ્દ હોયત્યારે તેઓ કૌંસ માં રહેલી વધારા ની વિગતો આપે છે આમમુખ્ય કર્તા "she" એ ક્રિયાપદ "wants ની સાથે જશે want સાથે નહીએટલે જો કર્તા એક્વચન માં હોયજેમ અહીયા "she"છે તો તે "wants" ક્રિયાપદ જ લેશેતેનાથી ઉલટું જો કર્તા બહુવચનમાં હોય દા they તો as well as her friend ને બદલે their friend વાપરવામાં આવશે અને એની સાથે want વાપરવામાં આવેઆમ કર્તા એક્વચન માં તોક્રિયાપદ એક્વચન માં રહેશે આઠમું વાક્યફરી એકવાર અહીં દ્રવ્યવાચક નામ નો સંદર્ભ છે જેમ કે "information" ઉપર દર્શાવેલું વાક્ય ખોટું છે આઠમું વાક્ય They have received no informations અહીં informations શબ્દ નો પ્રયોગ ખોટો છે સાચું વાક્ય They have received no information અહીં "information શબ્દ દ્રવ્યવાચક છેએટલે તેનું બહુવચંન હોતું નથી તેમ છતાંતમે તેનો કોઇ ખાસ ટૂકડો દર્શાવવા માગતા હોયતો તમે એવું કહી શકો She gave an interesting piece of informationએટલે કે માહિતી નો ટૂકડો માહિતી ના ટૂકડાચાલેજ્યારે તમે એવું કહેવા માગો કે કેટલી બધી વિગતો તમે મેળવી છે ફરી આપણે આગળ ચર્ચા કરી તેવું જ પણ અહીં એક ખાસ શબ્દ છે politics ખોટો ઉપયોગ છે તમે એમ વિચારો કે Politics એ બહુવચન માં છે અને તમે એવું વાક્ય બનાવો કે Politics are not meant for him આ ખોટું છે Politics ને એક વિષય માનવામાં આવે છે એટલે Politics is not meant for him તે સાચુ રુપ છે કારણ politics ethics news alms Physics Mathematics Dynamics આવા નામ બહુવચન માં હોય છે એવું તમને લાગે છેસાચી વાતપણ તેને એક્વચન માં વાપરવામાં આવે છેએટલે તેની સાથે એક્વચન નું જ રુપ વાપરવામાં આવે છે ચાલોબીજા વાક્ય પર જઇએ દસમું વાક્ય The new machineries are yet to be installed machinery શબ્દ નું કોઇ બહુવચન નથી એટલે તમે આગળ ના શબ્દ politics કે Physics ને જુવોતે હંમેશા બહુવચન માં લખાય છેપણ તે એક્વચન નો અર્થ આપે છેઅહીં મશીનરી તે બહુવચન માં નથીજેમ furniture શબ્દ છે જે દ્રવ્યવાચક છેઅને એક્વચનનો અર્થ આપે છે 11અગિયારમું વાક્ય એક ખૂબ જ વિશિષ્ટરસપ્રદ ભારતીય અંગ્રેજી ઉદાહરણ છે He is my cousin brother Cousin brother અને cousin sister ના ઉપયોગ દ્વારા આપણે જાતિ સૂચવવા નો પ્રયત્ન કરીએ છીએ એમ માનીને કે cousin શબ્દ માં તેનો ઉલ્લેખ નથી સાચો જવાબ છે He is my cousin કારણ he સર્વનામ જ જાતિ નો નિર્દેશ કરે છે મેં જેમ કહ્યું તેમ cousin brother અને cousin sister નો ઉપયોગ તે ભારતીય શૈલી છે Cousin શબ્દ જાતિ સૂચક નથી અહીં He જાતિ નો નિર્દેશ કરે જ છેએટલે brother શબ્દ નો ઉપયોગ જરૂરી નથી તેવી જ રીતેતમે એવું કહી શકો કે she is my cousin નહી કે cousin sister આ ખોટો પ્રયોગ છે પશ્ચિમ ના સંદર્ભ માંજો કેઆ જાતિભેદ નામ દ્વારા દર્શાવવા માં આવે છે my cousin Josephine my cousin John એવી રીતે એટલે તમે સમજી જાવ કે આ સ્ત્રી છે અને આ પુરુષ હકીકત માં કેટલાક લોકો female cousin અને male cousin એવા શબ્દ દ્વારા આ ભેદ દર્શાવવા નો પ્રયત્ન કરે છે પછીનું ઉદાહરણ એટલું જ મજાનું છે She has a two thousand rupees note સાચું રુપ આ છેShe has a two thousand rupee note તમે કદાચ વિચારતા હશો કે rupees કેમ નહિ વાપરવાનુંજ્યારે કે આ તો બહુ વધારે રુપિયા ની વાત છે પણ એવું નથી તેની સમજુતિ આ પ્રમાણે છે જ્યારે નામ વિશેષણ ના રુપે વપરાય ત્યારે તમે જોશો કે તે સંયુક્ત શબ્દ તરીકે વપરાય છેસંયુક્ત શબ્દ હંમેશા hyphen દ્વારા દર્શાવવા માં આવે છે જે અહીં ત્રણ શબ્દો ને જોડે છે two thousand rupees એટલે તે એક્વચન માં સમજવાનું છેકારણ તે સંયુક્ત શબ્દ માં વિશેષણ નું કામ કરે છેઅને નોટ નું વર્ણન કરે છે આપણી પાસે આવા ઘણાં ઉદાહરણ છે જેમ કે a three hour dramaમતલબ કેએક નાટકજે ત્રણ કલાક નું છે a ten year project મતલબ એક પ્રોજેક્ટ જે દસ વર્ષ ચાલવાનો છે એટલેતમે જ્યારે એનો વિસ્તાર કરો છો તો તે ten years નું બહુવચનનું રુપ લે છેપણ ten years આ શબ્દનો ઉપયોગ તમે વિશેષણ તરીકે કરો છોતો એ એક્વચન માં વપરાશે એવું જ એક મસ્તમજાનું ઉદાહરણજે લોકો ક્રિકેટ રમે છેઅથવા જોવે છેઅથવા ક્રિકેટ ના રસિયા છે તેમને આ યાદ છે a three day match પણ ખરેખર તેનો અર્થ ત્રણ દિવસ ચાલનારી અથવા ત્રણ દિવસની મેચ એમ થાય છે એટલેજો તમે નામ ના સંદર્ભ માં આ યાદ રાખોતો જે નામ સંયુક્ત રુપમાં કે વિશેષણ તરીકે વપરાય છેતેના ઉપયોગ માં ભૂલ નહિ કરો પછીનું વાક્યઆ કહેવાની રીત ખોટી છે He leaves this quarter at 800 a આ જ વાક્ય ને સાચી રીતે આમ કહી શકાય He leaves his quarters at 800 a m આ બન્ને વચ્ચે શો ફરક છે " Quarter" એ કોઇ વસ્તુંનો પચીસ ટકા ભાગ છે જ્યારે કે "quarters" એ ઘર ના સંદર્ભ ની વાત છે મકાન કે જ્યાં લોકો રહેતા હોય છે એટલે હું જ્યારે એમ કહું કે "quarters" તો એ મારા ઘર ની વાત છેપણ જ્યારે હું quarter કહું તો એ કોઇ વસ્તું ના ચોથા ભાગ ની વાત છે તો આ ફરક સમજી ને બન્ને વચ્ચે અટવાતા નહીં હવે પછી ના બે વાક્ય એક એવા જ રસપ્રદ "one of" ના ઉપયોગ માટે ખોટું વાકય Kanpur is one of the highly polluted city in the world સાચું વાક્ય Kanpur is one of the highly polluted cities in the world અહીં શું તર્ક છે નામ ની પાછળ "one of" આ શબ્દ સમૂહ નો ઉપયોગ થયો છે "one of the" એ હંમેશા બહુવચન માં વાપરવા માં આવે છે એટલે તમે ઘણી વસ્તુઓ માં થી એક વસ્તુની વાત કરો છો પણ અહીં મોટા ભાગે એશિયા ના દક્ષિણ એશિયાના લોકો એક સામાન્ય ભૂલ કરતા હોય છે અને તે એ કે one of વાપર્યા પછી તે એક સમજી ને નામ એક્વચનમાં વાપરે છે પણ one of એ અહીં એવું દર્શાવે છે કે ઘણાં શહેર માં થી એક તેથીસાચું રુપ cities છે પછી નું વાક્ય પણ સમાન છે One of my students have sung well in this competition આ કેમ ખોટું છેકારણકે one of ની સાથે ક્રિયાપદ હંમેશા એક્વચનનું વાપરવા માં આવે છે એટલે સાચું વાક્ય આ છે કર્તા one of એક્વચન માં છેએટલે તેની સાથે એક્વચનનું ક્રિયાપદ જશે કદાચ તમે some of કે many of નો ઉપયોગ કર્યો હોય તો બહુવચન નું રુપ have વાપરવું પડશે જો તમે એમ કહો કે some of my students તો આ રીતે વાક્ય બનશે 16 ફરી એક્વાર back અને backside ના ઉપયોગ માટે I have planted roses at the back side of my house આ વાક્ય ખોટું છે સાચું વાક્ય છે I have planted roses at the back of my house એનું કારણ શું છે પરદેશ ના સંદર્ભ માં Back side નો અર્થ વ્યક્તિ નો પાછળ નો ભાગ જેને આપણે નિતંબ કહીએ છીએ પણ back એટલે પાછળ નો ભાગ જ્યારે તમે કાગળ ના ટૂકડા પર લખતા હોય અને તમને કહેવામાં આવે કે write on the back તેનો ચોક્કસ અર્થ એ જ છે કે આગળ નો ભાગ પેજ 1 અને પેજ 2 બે એટલે પાછળ નો ભાગજ્યારે તમે એક નંબર ના કાગળ પર લખતા હોય તમે બીજો શબ્દ વાપરવા માગતા હોય તો પણ back side એ ખોટો છે તમે એવું કહી શકો કે reverse of the paper અથવા the other side of the paper તમે જ્યારે back side શબ્દ નો ઉપયોગ કરો છો ત્યારે તે કઈં બીજું દર્શાવે છેએટલે તેનો પ્રયોગ નિરર્થક છે Although he is eighty years old he does not wear spectacle અહીં spectacle નો ઉપયોગ ખોટો છેખરેખર તો spectacles શબ્દ વાપરવો જોઇએ માત્ર spectacle નો અર્થ કાર્યક્રમ થાય અહીં સાચું વાક્ય છે Although he is eighty years old he does not wear spectacles Spectacles એ shoes અને socks ની જેમ હંમેશા બહુવચન માં વાપરવામાં આવે છે spectacle ના ઉપયોગ ની જેમ અહીં scissor શબ્દ નો ખોટો પ્રયોગ કરવામાં આવ્યો છે You will need scissor for cutting this material આ ખોટું રુપ છે સાચું રુપ You will need scissors for cutting this material Scissors એ shears and fetters ની જેમ હંમેશા બહુવચન માં વપરાતો શબ્દ છે 19 I will need new trouser to go to college અહીં પણ આગળ ના વાક્ય ની જેમ trouser શબ્દ ખોટી રીતે વપરાયો છે I will need new trousers to go to college આમ trousers એ stockings pants અને pyjamas ની જેમ હંમેશા બહુવચન માં વપરાય છે આમ a pair of trousers અને a pair of scissors વાપરવું જોઇએછેલ્લું ઉદાહરણ ફરીથી મજાનું છે Her hairs are black and beautiful hairs એ ખોટો પ્રયોગ છેક્રિયાપદ પણ એટલે જ ખોટું વપરાયું છે સાચું વાક્ય છે Her hair is black and beautiful હવે આ hair શબ્દ નું શું Hair એ સામાન્ય રીતે દ્રવ્યવાચક ગણાય છેએટલે તે બહુવચન માં નથી વપરાતું જ્યારે તેને ઉપર ના ઉદાહરણની જેમ સમૂહ માં જોવા માં આવે છે તેનું ક્રિયાપદ એક્વચન માં હોય છે ક્યારેક hairs એ નંબર દર્શાવવા વપરાય છેત્યારે તેને બહુવચન માં સ્વીકારવા માં આવે છેજેમ કે I found two long hairs in my soup પણ સામાન્ય રીતેવાળ એ જથ્થો દર્શાવવા વપરાય છે એટલે તમે એમ કહો છો કે હું haircut માટે જાઉં છું નહી કે hairs cut માટેઠીક છે એટલે ત્યારે એ એક્વચન માં વપરાય છે હવે જલ્દી થી તમારા જવાબ તપાસોમાર્ક આપો અને કુલ માર્ક ગણોતમારું સ્થાન ક્યાં છે તે જુવો જો તમને 20 માંથી 20 મળ્યા છેતો તમે હોશિયાર વિદ્યાર્થી છોજો તમને 18 કે 19 આવ્યા છે તો તમારા માર્ક ઉત્તમ છે તે જો15 કે 17 ની વચ્ચે આવ્યા છે તો ઘણા સરસ છે12 થી 15 આવ્યા છે તો તે સારા છે10 કે 11 હોય તો ઠીક છે 8 કે 9 હોય તો સામાન્ય 6 થી 8 હોય તો તે સામાન્ય થી પણ નીચે4 થી 7 ખરાબ અને 0 થી 3 હોય તો ઘણા ખરાબ છે ફરી એક વારજેમ મેં તમને કહ્યું તેમતમે સામાન્ય થી નીચે ની હરોળ માં હોય તો પણ તમારે નિરાશ થવાની જરુર નથી જો તમેઉત્ક્રુષ્ટ કે ઉત્તમ હોય તોપણ તમારે દૂર જવાની જરૂર નથીકારણ કે બન્ને કિસ્સાઓ માં સુધારણા ને અવકાશ છે હવે હું અંગ્રેજી ભાષા કૌશલ્ય જેમાં વિશેષ ધ્યાન સામાન્ય ભૂલો પર આપ્યું હતુ તે સંપૂર્ણ મોડયુલનું સમાપન કરું છું જે વિચાર થી મેં આ શરૂઆત કરી હતી કે એ મહત્વનું છે કે જો તમે મૂળ વ્યક્તિ જેવું અગ્રેજી ન બોલી શકતા હોય તો કમ સે કમ તમે સામાન્ય ભૂલો ને ઓળખો અને તેને સુધારો પરિણામેજો તમે સામાન્ય ભૂલો ને સુધારી શકશો તો પણ તમારા કૌશલ્ય માં બહુ મોટો ફરક પડશે તોતમારા અંગ્રેજી પ્રયોગ સુધારવા માટે કેટલાક વધું ઉદાહરણ આપું છુંપણ આ વખતે તેની સમજુતિ માં સમય પસાર કરવાનો નથી અંત માં તમને બે ઇંટરનેટ સાઇટ અને બે સંદર્ભ ગ્રંથોના નામ કહીશ જેના વિશે ગત વિડિયો માં ચર્ચા કરી હતી આ વખતે તમે જાતે જ સમજી લેજોજેથી તમને યાદ રહે કે એ પ્રયોગ તમે શા માટે કર્યો અને તમને જે સાઇટ નો સંદર્ભ આપીશ તેના પર થી પણ તમને સમજુતિ મળી જશે તોહું તમને જે કોઠો આપું છું તેમાં ડાબી બાજુએ બધા ખોટા વાક્ય અને જમણી બાજુએ સાચા રુપ આપ્યા છે આમ હું ખોટા વાક્ય પહેલા વાંચીશ અને પછી આપણે સાચા વાક્ય જોઇશું She is taller than me She is taller than I એ સાચું રુપ છે I and she are enemies આ ખોટું રુપ છે સાચું રુપ She and I are enemies ખોટું રુપ She enjoyed during vacation સાચું રુપ She enjoyed her self during vacation ખોટો પ્રયોગ One should achieve his goals સાચું રુપ One should achieve one's goals બહુજ સામાન્યપણે ખોટી રીતે વપરાતુ રુપ Your's sincerely સાચું રુપ Yours sincerely એપોસ્ટ્રોફી ' વગર પૂછવાની ખોટી રીત Whom do you think is the culprit સાચી રીત Who do you think is the culprit ખોટો પ્રયોગ She works hardly for her promotion ખાસ કરીને તમે કોઇને બતાવો છો જે બહુ મહેનત કરે છે સાચું રુપ છે She works hard for her promotion Hardly આ શબ્દ માટે હું તમને જલ્દીથી સમજુતિ આપી દઉં એટલે તમને મૂંઝવણ ન થાય Hardly નો અર્થ છેભાગ્યે જક્યારેય નહી અથવા કોઇક જ વાર એટલેતમે જ્યારે એમ કહો she works hardly for her promotion તો તેનો અર્થ છે કે તે ભાગ્યે જ કોઇ કામ તેના પ્રમોશન માટે કરી રહી છે મતલબ તે કોઇ કામ નથી કરતી એ શબ્દ નકારાત્મકતા સૂચવે છે તમે ખરેખર એવું કહેવા માગતા હોય કે તે ખૂબ મહેનત કરે છે તો એમ કહેવું જોઇએ કે She works hard for her promotion અને પછીના વાક્ય માંતમે તુલનાદર્શક કે શ્રેષ્ઠતાદર્શક અર્થ માં જો કહો Sudha is worst than her husband તો તે ખોટું છે Sudha is worse than her husband આ superlative અને comparative degree વચ્ચેનું વાક્ય છે પછીનું રુપ Yours affectionate daughter સાચું રુપ છે Your affectionate daughter ખોટો પ્રયોગ He prefers coffee than tea સાચો પ્રયોગ He prefers coffee to tea આર્ટિકલ ના સંદર્ભ માં ખોટો ઉપયોગ Himalayas look splendid સાચું રુપ The Himalayas look splendid ચાલોકેટલાક વધું ઉદાહરણ જોઇએ ખોટું રુપ The gold is a noble metal સાચું રુપ Gold is a noble metal ખોટું રુપ Ganges is a holy river સાચું રુપThe Ganges is a holy river He left drinking long ago ખોટું રુપ સાચું રુપ He gave up drinking long ago તમારી રજૂઆત ની ખોટી રીત The teacher asked to Ramu why he is late તમારી રજૂઆત ની સાચી રીત The teacher asked Ramu why he was late ફરીથીશરીર ના અંગો માં થતાં દુખાવા માટે ની ખોટી રીત My stomach is paining I have pain in my stomach એમ કહેવું જોઇએ My head is aching I have a headache અહીં આપેલા ઉદાહરણ માં invented શબ્દ નો ખોટો પ્રયોગ Columbus invented America સાચો ઉપયોગ Columbus discovered America તમે જે શોધ્યું છે તે તો હતું જતમે જે invent કરો છો તે કઇંક નવું છે You need to give a test in English આ કહેવાની સાચી રીત You need to take a test in English Please open the tap અહીં opening શબ્દ નહી Please turn on the tap Two lakhs are a big amount Two lakhs is a big amount કેટલાક વધું ઉદાહરણ This mango is too sour સાચું રુપ This mango is very sour I searched the pen everywhere I searched for the pen everywhere She congratulated him for his achievement આ ખોટું છે She congratulated him on his achievement I am answerable for the boss ખોટો પ્રયોગ I am answerable to the boss સાચો ઉપયોગ The man is a social animalખોટો પ્રયોગ Man is a social animalસાચો પ્રયોગ You will need a umbrella ખોટું રુપ આર્ટિક્લ અને નામના અનુસંધાન માં સાચું રુપ You will need an umbrella પછીનું મહાકાવ્યો અને ગ્રંથો ના સંદર્ભ માં આર્ટિકલ નો ઉપયોગ Bible Gita and Koran spread universal love and brotherhood સાચું રુપ The Bible The Gita and The Koran spread universal love and brotherhood She is going to an university સાચુ રુપ She is going to a university Many lifes were lost in the train accident Many lifesઅહીં સ્પેલિંગ જુવો life લોકો વિચારે છે કે તેનું બહુવચન lifes થાય છે આમસાચું વાક્ય Many lives were lost in the train accidentકારણ કે life નું બહુવચન lives થાય છે અંગ્રેજી ભાષા ની ભૂલો ના સંદર્ભમાં એક જાગૃતિ આણવા આ કેટલાક સતામણી કરનારા આ શબ્દો આપણે જોયા તેમ છતાં અંગ્રેજી ભાષા કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ ની લાંબી યાત્રા ની આ નમ્ર શરૂઆત છે તોઆ મેં તમારી સમક્ષ ધરેલો એક કેક નો ટૂકડો છેતમારે પ્રેક્ટિસ કરવાની છેનેટ પર જઈ સાઇટ માં નિરિક્ષણ કરવાનું છેડિક્ષનરી નો વારંવાર ઉપયોગ કરવાનો અને હું જે સાઇટ આપવાની છું તેનો પણ અભ્યાસ કરવાનો છે હવે બે અત્યંત મહત્ત્વ ની વ્યક્તિ ના બે સુંદર અવતરણ માં થી બે સંદેશા જોઇએ The first one is from Mark Twain who says "I know grammar by ear only not by note not by the rules પહેલું અવતરણ માર્ક ટ્વેનનું છેજેઓ કહે છેહું વ્યાકરણ ને માત્ર કાન થી જાણું છુંનહી કે નોંધ અને નિયમથી તેઓ બહુ પ્રખ્યાત નવલકથાકાર છેતેઓ કહે છે કે મારું વ્યાકરણનું જ્ઞાન માત્ર શ્રવણને આધારે છે તેઓ કહે છે કે હું બહુ સૂક્ષ્મ નિરિક્ષક રહ્યો છુંમેં લોકોં ને સાંભળ્યા છે અને તેને આધારે વ્યાકરણ શીખવા ની કોશિશ કરી છે પુસ્તકો માં થી વાંચીને કે નોટ માં નોંધી ને કે નિયમો ગોખીને નહીંજે લોકો સારું અંગ્રેજી બોલતા હતા તેમને સાંભળી ને હું વ્યાકરણ શીખ્યો છું તોએ શું સંદેશો આપવા માગે છેજો કે એક બાજુ હું તમને કહું છું કે નિયમો જાણવા મહત્ત્વ ના છે તેમની સાથે રમવા અને તેમને તોડવા અને બીજી બાજુ એમ કહું કે વ્યાકરણ ના પુસ્તકોમાં થી નિયમો ગોખી ને યાદ રાખવાની જરૂર નથીમાર્ક ટ્વેન દર્શાવે છે તેમ અધિકૃત ન્યૂઝ ચેનલ અને ઉત્તમ વક્તાઓ ના સારા ઉદાહરણ સાંભળો તો પણ તે શક્ય છે તમે એનું અંતર્ગ્રહણ પણ કરી શકો અને તમારી પાસે રાખી શકો બીજા રિચાર્ડ બ્રેંસનના વાક્ય ને જુવો તે કહે છેનિયમો ને આધારે તમે શીખી શકો નહીં ફરીથીઆ વાક્ય માર્ક ટ્વેન કહે છે તેવું જ છે તે કહે છેકે જો તમે નિયમો પાળશોકે તમારે આ રીતે ઉઠવા નું છે આ રીતે પકડવાનું છે અને આ રીતે ચાલવાનું છેતો તમે ચાલતા શીખશો જ નહીં જો તમને યાદ હોય કે કઇ રીતે તમે ભાંખોડિયા ભરતાભરતા ચાલતા શીખ્યાતો તમે એક પણ નિયમને અનુસરશો નહીંતે કહે છે તેવુ જનિયમો ને આધારે તમે ચાલતા શીખશો નહીં તમે કરતા કરતા અને પડતા પડતા શીખી શકશો તમે તેનો અનુભવ કરોબહુ બધી વારવારંવાર પડો અને પછી ઉભા થઇ ને ચાલવા લાગો પછી તમને બરાબર ચાલતા આવડી જશે આમકોઇ પણ ભાષા કૌશલ્ય અને ખાસ કરી ને અંગ્રેજી માં નિયમો મહત્વના છે પણ તેનાથી તમારે એ વિચારે દબાઇ જવાની જરુર નથી કે મને કંઇ આવડતું નથીમારે બીજા પુસ્તકો માંથી શીખવું પડશે બલ્કિમહાન લેખકો અને ચિંતકો જે અવતરણો મેં તમને આપ્યા છેતે એવું જ કહે છે કે અનુભવ થી શીખો અને ભૂલો કરવાથી ડરો નહીતમે તમારી જાત ને ત્યારે જ સુધારી શક્શો જ્યારે તમને ખ્યાલ આવશે કે તમે ભૂલ કરી છે તો આ સંદેશ સાથેમને એ બે સાઇટ પર જવું ગમશે જે તમારા અંગ્રેજી ભાષા કૌશલ્ય ને વિકસાવવા માટે ઉપયોગી અને ઉપલબ્ધ છે પ્રથમ છે dailywritingtips comઅહીં તેઓ સામાન્ય રીતે ગૂંચવતા શબ્દોકે ગૂંચવતા વાક્યો અને લેખનકળા માં કઈ રીતે સુધારો કરી શકાય તે દર્શાવે છે તમે તેને સબ્સ્ક્રાઇબ કરોતમારું email id આપોતેઓ દરરોજ તમને મૂંઝવતા એક શબ્દની કે લખાણ ની રસપ્રદ ચર્ચા કરશે જે તમારા અંગ્રેજી ભાષા કૌશલ્ય ને વિકસાવશે બીજી સાઇટ પણ આના જેવી જ છે પણ તમારે તેના પર જઇ પ્રેક્ટિસ કરવી જોઇએ સાઇટ નું નામ જ englishpractice com છેએટલે common mistakes ના અન્વયેમેં જે ચર્ચા કરી તેની યાદી કરી હોયક્યારેક કંટાળો આવ્યો હોયઅથવા વધારે રસ જાગ્યો હોય તમે સાઇટ પર જજોરોજ ચાર કે પાંચ ભૂલો જોજોઅને તમારા રોજિંદા વ્યવહાર માં એ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો અને જે બે પુસ્તકો ની હું વાત કરતો હતો તેમાંસૌમ્ય શર્મા ના Common Errors in English જે બહુ ઓછી કિમતે 180 રુ માં ઉપલબ્ધ છે અને જેમાં મેં કહ્યા તે સિવાય ના ઘણાં ઉદાહરણ છે તે તો તમારા માં થી કેટલાકે ખરીદી લીધી હશે તોઆપણે જે મોડયુલ English Skills and Common Errors પર આટલો બધો સમય લીધો તેનું હું અહીં સમાપન કરું છું તોઆ તમારી સામાન્ય ભૂલો ને સુધારવા માટે ની એક સપ્તાહની યાત્રા માં મારી સાથે રહેવા બદલ આભાર મેં જેમ કહ્યું તેમ આ તો એક સોપાન છેયાત્રા ઘણી લાંબી છેપણ અંતમાં તે ફાયદાકારક નિવડશે તમારી આ યાત્રા માં ખૂબખૂબ શુભેચ્છા આ વિડિયો જોવા માટે આભાર